ફુરિયર શ્રેઢીની અભિસારિતા I આપ સૌનું એન્જીનીયરીંગ ગણિતશાસ્ત્ર II ના વ્યાખ્યાનમાં ફરી થી સ્વાગત છે આ વ્યાખ્યાન નંબર 34 એ ફુરિયર શ્રેઢીની અભિસારિતા ઉપર છે પાછળ ના વ્યાખ્યાનમાં આપણે ફુરિયર શ્રેઢી બનાવવા નું જોયું હતું જેની સાથે સાથે આપણે એ પણ અવલોકન કર્યું હતું કે વિધેય ના સંકલન અને શ્રેઢીના દરેક પદ ના સંકલન સાથે સરખાવવા થી આપણને એ સહગુણકો મળી રહ્યા છે આમ કુદરતી રીતે જો શ્રેઢી અભિસારી હોય તો વિધેયનું મુલ્ય એ શ્રેઢીના મુલ્ય જેટલું થાય તેવી આપણી અપેક્ષા નથી આથી આજના વ્યાખ્યાનમાં આપણે આ અભીસરિતાની સમસ્યા ઉપર વાત કરવાના છીએ આપણે ફુરિયર શ્રેઢીના અભીસરિતાનો ભાગ જોઈશું અને ડીરીચલેટનું ખૂબ જાણીતું પરિણામ છે કે આ બધી અભીસરિતા માટે ની પુરતી શરતો છે આ શરતોને આધારે આ શ્રેઢી અભિસારી થશે અને આપણે જોઈશું કે તે આપેલ વિધેય સાથે સંકળાયેલ મુલ્યને અભિસારી થશે આથી ફરી થી દાખલા તરીકે આપણે વિધેય f એવું લઈશું જે 2≤x0 માં cos x આપેલું છે અને 0≤x≤2 માં cos x આપેલું છે આમ આપણી પાસે એવી પરિસ્થિતિ છે કે 0 થી 2 માં જો આપણે આને 2 લઈએ અને આ 2 તો 0 થી 2 માં તે cos x છે આમ આ વિધેય છે અને 2≤x0વિસ્તાર માં તે cos x આપેલું છે આમ ખરી રીતે ત્યાં cos x ધન છે અને હવે આપણે તેનું લઈએ છીએ આમ તે આ રીતે છે તેથી આપણી પાસે આપેલ વિધેય f 0≤x≤2 પ્રદેશમાં cos x દ્વારા અને 2≤x0 પ્રદેશમાં cos x દ્વારા વ્યાખ્યાયિત કરેલ છે અને પછી આપણે કહી શકીએ કે આ આવર્તનિય છે કારણ કે આ આવર્ત અહીં π થી 2x2 છે અને પછી આ મૂલ્યોનું પુનરાવર્તન થશે આમ આ આવર્તનીય વિધેય છે fxπf અને આ વિકલ્પમાં વિધેય એ અયુગ્મ વિધેય છે અને આપણે ચિત્ર માં જોયું તેમ તે અયુગ્મ વિધેય છે અને આથી આ an જો આપણે an ની ગણતરી કરીએ તો આપણે આવી જ સમાન ચર્ચા પાછળ ના વ્યાખ્યાનમાં કરી હતી આમ જો આપણે આ an ની ગણતરી કરીએ તો આ વિકલ્પમાં an માટે આ 2 અને વિધેય f અને પછી આપણે 2 થી 2 માં સંકલન કરીશું આથી તે cos 2nx બની જશે અને આ dx હશે હવે આ cos 2nx એ યુગ્મ વિધેય છે અને આ f એ અયુગ્મ વિધેય છે આમ યુગ્મ વિધેય અને અયુગ્મ વિધેય નો ગુણાકાર અયુગ્મ વિધેય બની જશે આમ અહીં આ સંકલિત 2 થી 2 માટે અયુગ્મ વિધેય હોવાથી આ સંકલિત થી કિંમત 0 બની જશે આમ n0123 માટે આ બધા જ ફુરિયર સહગુણકો ans 0 થઇ જશે અને પછી આપણે બીજા ફુરિયર સહગુણક bnની ગણતરી કરી શકીશું અને આપણે આ સૂત્ર 2 22fxsin 2nx dx નો ઉપયોગ કરી શકીશું an માં અહીં આપણી પાસે cos હતું અને હવે અહીં sineછે ફક્ત એટલો જ ફરક છે આમ ફરી થી આ અયુગ્મ થઇ જશે પછી અયુગ્મ છે આથી આ યુગ્મ છે આમ આપણી પાસે આ 2 ના ગુણિત માં થઇ જશે અને આ રીતે આની ગણતરી કરી શકાશે આમ 2×24 અને પછી 0 થી 2 આ વિકલ્પમાં 0 થી 2 માં f નું મુલ્ય વિધેય cos x છે અને પછી આ sin 2nx અને dx અને આ સંકલન ખૂબ સરળતાથી મેળવી શકાય છે અને અહીં આપણે બધા જ પદો નથી બતાવવાના આમ અંતે આ વિધેયનું મુલ્ય 8n4n2 1 થશે આ સાથે આપણે ફુરિયર શ્રેઢી લખી શકીશું આમ ફુરિયર શ્રેઢીમાં ફક્ત bn ના પદો હશે n1bnsin 2nx અહીં વિધેય નું આવર્ત છે 2π નથીઆથી આપણને 2n પદો મળશે અને અહીં પણ આ 2 આવે છે આમ આપણી પાસે આ ફુરિયર શ્રેઢી ની રજૂઆત છે અને પછી bn નું મુલ્ય મુકતા આપણને 8n1nsin 2nx 4n2 1 મળે છે આમ આપણી પાસે આ ફુરિયર શ્રેઢી છે જે કોઈક રીતે આપેલ વિધેય f જે 2≤x0 માં cos x અને 0≤x≤2 માં cos x તરીકે આપેલ છે તેને રજૂ કરે છે આપણે આ ફુરિયર શ્રેઢીમાં એ નોધ્યું કે જો આપણે અહીં x0 મુકીએ તો અથવા તો x0 પાસે આપણે શ્રેઢી મેળવીએ તો આ sine વિધેય ના કારણે જો આપણે અહીં x0 મુકીએ તો sine એ 0 થઇ જશે અને x0 પાસે બધું જ આખો સરવાળો 0 થઇ જશે આમ આને આપણે કહી શકીએ કે ફુરિયર શ્રેઢી x0 પાસે 0 એ અભિસારી છે જો અહીં આપણે વિધેય ને જોઈએ તો 0 પાસે વિધેયનું મુલ્ય એ અહીં થી મેળવી શકાય છે તે cos 0 છે અને તે 1 થઇ જશે આમ વિધેયનું મુલ્ય 1 છે પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે શ્રેઢી 0 ને અભિસારી છે આમ અહીં કોઈક સમસ્યા છે જે આપણ ને ફુરિયર શ્રેઢીના અભિસારી ની ચર્ચા કરવા તરફ લઇ જાય છે કારણ કે ઉદાહરણ તરીકે આ કેસ માં શ્રેઢી x0 પાસે 0 ને અભિસારી છે પરંતુ x0 પાસે વિધેય ની કિંમત 1 છે આ પણ અપેક્ષિત ન હતું કારણ કે વિધેયનું મુલ્ય નહિ પરંતુ સંકલન 0 ની બરાબર હતું એવી રીતે ans અને bns એ f સાથે સંકળાયેલા છે આમ કુદરતી રીતે અભીસારિતા માં જ કોઈક સમસ્યા હશે જ જેમ કે અહીં આ જ બિંદુ પાસે આપણે જોયું કે શ્રેઢી x0 પાસે 0 ને અભિસારી છે જયારે 0 પાસે વિધેયનું મુલ્ય 1 છે આમ હવે આપણે આની ચર્ચા કરીશું આમ વિધેય f ની ફુરિયર શ્રેઢી એx0 પાસે વિધેયનું મુલ્ય અભિસારી નથી દાખલા તરીકે આ વિકલ્પમાં આપણે આવા બીજા ઘણા વિકલ્પ બનાવી શકીએ છીએ જ્યાં ફુરિયર શ્રેઢીએ વિધેયના મુલ્યને અભિસારી ના થાય આ વિધેય નો આલેખ લો અને થોડા મુલ્યો લઇ લો દેખીતી રીતે જ નહીં અહીં આપણે ફક્ત 5 જ પદ લીધા છે અને આ 5 પદ થી આ ફુરિયર શ્રેઢી છે આ ફુરિયર શ્રેઢી છે જે ફુરિયર શ્રેઢી નો આલેખ રજૂ કરે છે અને તે cos વિધેય છે આ f છે આપેલું f આમ આપણે જોઈ શકીએ છીએ કે 0 પાસે ફુરિયર શ્રેઢીની કિંમત 0 છે આપણે પદો ની સંખ્યા વધારી શકીએ છીએ પરંતુ તે હંમેશા 0 માંથી પસાર થશે જે આ શ્રેઢી પર થી દેખીતું છે કારણ કે ત્યાં sine છે અને sin 0 0 આમ આપણે શ્રેઢીમાં કેટલા પદ લઈએ છીએ એના ઉપર આધાર રાખ્યા વગર તે હંમેશા 0 આપશે જ આપણે આ વિસ્તાર માં વધારે સારા પરિણામ ની આશા રાખી શકીએ છીએ પરંતુ તે અહીં 0 માં થી પસાર થાય છે આથી તેની આ અભીસારિતા ની સમસ્યા છે કારણ કે 0 પાસે વિધેયનું મુલ્ય 1 છે એટલે કે f01 પરંતુ તે હંમેશા ઉગમબિંદુ માં થી પસાર થશે આમ અહીં હવે આપણી પાસે થોડા પ્રશ્નો છે શું વિધેય f ની ફુરિયર શ્રેઢી બિંદુ x પાસે અભિસારી થશે મારો મતલબ પ્રથમ પ્રશ્ન એ કે શું દરેક x∈ LL માટે ફુરિયર શ્રેઢી હંમેશા અભિસારી હશે હવે જો શ્રેઢી અભિસારી હશે તો બીજા બે પ્રશ્નો છે એક તો અભીસારિતા માટેનો જે અંતરાલ માંથી આપેલા x માટે ફુરિયર શ્રેઢી હંમેશા અભિસારી હશે અથવા જો તે અભિસારી હશે તો શ્રેઢીનો સરવાળો એ fx બરાબર થશે આને આ જ આપણે આગળ ના ઉદાહરણ માં જોયું કે તે f ના બરાબર નથી આપણે કોઈક બિંદુ પાસે x0 પાસે તપાસ્યું અને સરવાળો એ વિધેય ની કીમત જેટલો જે ઉદાહરણ માં 1 જેટલો ન હતો આમ ચોક્કસપણે આ પ્રશ્ન નો જવાબ "ના" છે અને પ્રથમ પ્રશ્ન નો જવાબ પણ "ના" જ છે કારણ કે એવા પણ વિધેય છે કે જેની ફુરિયર શ્રેઢી અભિસારી ના હોય કારણ કે પાછળ ના વ્યાખ્યાનમાં આપણને ખ્યાલ આવ્યો કે ફુરિયર શ્રેઢી લખવા માટે આપેલું વિધેય જે પીસવાઈસ સરળ હોય તે પુરતું છે આમ પીસવાઈસ સરળ વિધેય માટે આપણે હંમેશા ફુરિયર શ્રેઢી બનાવી શકીશું પરંતુ પ્રશ્ન એ છે કે શ્રેઢી અભિસારી હશે કે નહીં અને જો તે અભિસારી હશે તો આપણે જે વિધેય ની શ્રેઢી લખી છે તેને અભિસારી હશે આમ આજ ના વ્યાખ્યાનમાં આપણે આ બધા જ પ્રશ્નો ના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું પ્રથમ તો નોંધો કે LL અંતરાલ માં સંકલિત વિધેય લબેગ સંકલિત વિધેય હોય છે અને LL ના અંતરાલ માં બધે જ જેની ફુરિયર શ્રેઢી અપસારી હોય તેવી વાત માં વિધેય હોય છે આમ જો આપણે કોઈ પણ બિંદુ નક્કી કરીએ અને ફુરિયર શ્રેઢી નો સરવાળો અપસારી થશે તે તરફ જશે અને એવા ઘણા ઉદાહરણો છે આપણે એની વિસ્તૃત ચર્ચા નથી કરવાના કારણ કે તે સાદા સરળ ઉદાહરણો નથી પરંતુ તે કોઈ પણ રીતે અભિસારી નહી થાય અંતરાલ માં બધે જ તે અપસારી થશે હવે સતત વિધેયો પણ છે અને આપણી પાસે એવા વિધેય પણ છે જેની ફુરિયર શ્રેઢી ગણતરી ના બિંદુઓ પાસે અપસારી થાય આમ ફુરિયર શ્રેઢીમાં એવા પણ ઉદાહરણો છે જેમની ફુરિયર શ્રેઢી કોઈ બિંદુ પાસે અભિસારી હોય પરંતુ તે બિંદુ પાસે સરવાળો એ વિધેયના મુલ્ય જેટલું ના હોય કોઈ પણ રીતે આ એ ઉદાહરણ છે જે આપણે જોયું જે છેલ્લું હતું તે આપણે જોયું કે એવા ઉદાહરણ છે જેમાં શ્રેઢી અભિસારી હોય પરંતુ તે બિંદુ પાસે સરવાળો એ વિધેય જેટલો ના હોય પરંતુ રસપ્રદ વાત એ છે કે સંકલિત વિધેય હોય અને આપણે તેની ફુરિયર શ્રેઢી લખી શકીએ પરંતુ અંતે આપણે જોઈએ કે ફુરિયર શ્રેઢી બધે જ અપસારી થશે ખરેખર વિધેય સતત છે આમ ફરી થી એક રસપ્રદ મુદ્દો એ કે આપણી પાસે સરળ વિધેયો છે અને આપણે તેની ફુરિયર શ્રેઢી લખી શકીએ છીએ અને આ ફુરિયર શ્રેઢી ગણતરી ના બિંદુઓ પાસે અપસારી થાય છે આમ આ વિકલ્પમાં બધું જ શક્ય છે આથી આપણી પાસે વિધેય માટે કોઈક શરતો હોવી જોઈએ કે જેના આધારે ફુરિયર શ્રેઢી અભિસારી હોય અને જ્યાં અભિસારી હોય તે બિંદુ ની ચર્ચા થઇ શકે આમ હવે અભીસારિતા માટે એક ખૂબ જાણીતો પ્રમેય છે અને ખરેખર તે પુરતી શરતો છે એટલે કે જો આ શરતો નું પાલન થશે તો શ્રેઢી ચોક્કસપણે અભિસારી થશે અને જે મુલ્ય માટે તે અભિસારી થશે તે આપણે આ પરિણામ માં જોઈશું અને તે ડીરીચલેટ નું પ્રમેય કહેવાય છે આમ જો f એ પીસવાઈસ સતત વિધેય હોય જે ફુરિયર શ્રેઢી લખવા માટે ખરેખર ખૂબ જ અગત્ય નું છે આપણે પહેલા જ જોઈ ગયા કે ફુરિયર શ્રેઢી લખવા માટે આ શરત પુરતી છે આમ વિધેય LL અંતરાલ માં પીસવાઈસ સતત હોવું જોઈએ દાખલા તરીકે સરળતા માટે આપણે LL લીધું છે પરંતુ આપણે 0L અથવા 02L ની વાત કરી શકીએ છીએ આમ અહીં આપણી પાસે એવું વિધેય છે જે પીસવાઈસ સતત વિધેય છે અને બીજી અગત્ય ની શરત f નું એક બાજુ નું વિકલન આમ પીસવાઈસ સાતત્ય જ પુરતું નથી પરંતુ આપણને f ના એક બાજુ ના વિકલન ની પણ જરૂર છે એક બાજુ નું વિકલન શું છે જમણી બાજુ નું વિકલન લક્ષ h→0 અને h ધન લીધું છે આથી fxh fxh આમ આ જમણી બાજુનું લક્ષ કહેવાય છે આમ જો LL માં જમણી બાજુનું લક્ષ મળે અહીં આપણે આ L ને ધ્યાન માં નથી લીધા કારણ કે આપણે જમણી બાજુ ના વિકલન ની વાત કરી રહ્યા છીએ અને જો આપણે આ બિંદુ પાસે લઈએ તો x નો કોઈ અર્થ નહિ થાય આથી અહીં આપણે બાઉન્ડરી બિંદુ ઓ ને અવગણીએ છીએ આમ આ બધા જ બિંદુઓ એ જમણી બાજુ નું વિકલન મળે છે અને બીજી બાજુ LL અંતરાલ માં ડાબી બાજુ નું વિકલન પણ મળે છે કારણ કે જો આપણો અંતરાલ L સુધી અને અહીં આપણી પાસે L છે આમ આ બિંદુ એ આપણે જમણી બાજુ ના વિકલન ની વાત ન કરી શકીએ આપણે ફક્ત ડાબી બાજુ ના વિકલન ની વાત કરી શકીએ જયારે આ વિકલ્પમાં આપણે ફક્ત જમણી બાજુ ના વિકલન ની વાત કરી શકીએ આમ જો આપણી પાસે LL હોય એટલે કે L પાસે સંવૃત અને બીજી બાજુ L પાસે વિવૃત ત્યારે આપણે જમણી બાજુ ના વિકલન ની વાત કરીતે છીએ જયારે આ વિકલ્પમાં આપણી પાસે અહીં વિવૃત છે અને આ છેડે સંવૃત છે અને આપણે ડાબી બાજુ ના વિકલન ની વાત કરી રહ્યા છીએ આમ જો વિધેય પીસવાઈસ સતત હોય અને આપણી પાસે એક બાજુ નું વિકલન હોય એનો મતલબ કે દરેક L માટે આ અંતરાલ માં આ બે વસ્તુઓ આ બે લક્ષ મળશે અને તે સીમિત હશે અને આપણે સીમા બિંદુ સિવાય કોઈ પણ x∈ LL લઇ શકીએ આપણે સીમા બિંદુની પણ ચર્ચા કરીશું આમ દરેક x માટે ફુરિયર શ્રેઢી અભિસારી થશે અને તે સરેરાશ મુલ્યને અભિસારી થશે આમ આ ફુરિયર શ્રેઢી છે જમણી બાજુ એ આપેલા વિધેય f ની ફુરિયર શ્રેઢી છે અને તે સરેરાશ મુલ્યને અભિસારી થશે આમ વિધેય પીસવાઈસ સતત હતું આથી તે અંતરાલ માં આપેલા બિંદુ x પાસે સતત ના પણ હોઈ શકે પરંતુ આપણી પાસે પરિણામ એ છે કે તે આ સરેરાશ મુલ્ય fxfx 2 ને અભિસારી થશે જ્યાં fx એ x પાસે f ની જમણી બાજુનું લક્ષ છે અને f એ f ની ડાબી બાજુનું લક્ષ છે આ માત્ર લક્ષનું મુલ્ય છે વિકલનનું નહીં અને યાદ રાખો આ લક્ષ મળે છે કારણ કે આપણે પીસવાઈસ સતત વિધેય ની વાત કરીએ છીએ અને પીસવાઈસ સતત વિધેય માટે આ લક્ષ મળે જ છે આમ આપણી પાસે અભીસારીતા નું આ એક પરિણામ છે કે આ શ્રેઢી સીધી જ fx ને અભિસારી નહીં થાય પરંતુ x પાસે f ના મૂલ્યના સરેરાશ મુલ્યને અભિસારી થશે અને હવે શરત શું છે પીસવાઈસ સાતત્યતા અને એક બાજુ નું વિકલન આમ આ બે શરતો ને આધારે આપણી પાસે પરિણામ છે કે ફુરિયર શ્રેઢી આ મૂલ્યને બરાબર હશે અથવા તો તે આ મુલ્યને અભિસારી હશે આ પરિણામ આજ ના વ્યાખ્યાનનું મુખ્ય પરિણામ છે આમ અહીં આપણે અંતરાલ ની અંદર ના બધા જ બિંદુઓ લીધા છે અને અંત્ય બિંદુ ±L આપણી પાસે બે અંત્યબિંદુઓ છે એક L અને પછી L અને શ્રેઢી આ અંત્યબિંદુઓ પાસે ફરી થી સરેરાશ મુલ્યને અભિસારી થશે આ સરેરાશ મુલ્યો શું છે ધારો કે આપણો અંતરાલ -L થી આ L નો છે અહીં આ f પાસે આપણે ડાબી બાજુના લક્ષની વાત કરીએ છીએ અને પછી આ fL પાસે આપણે જમણી બાજુ ના લક્ષની વાત કરીએ છીએ આમ આપણે આ બન્ને લક્ષ લઈએ છીએ અને આપણે તેની સરેરાશ લઈએ છીએ આમ આ એવી જ પરિસ્થિતિ છે જેની અહીં ખરેખર જરૂર છે આપણે બે અંત્યબિંદુઓ લઈશું અંત્યબિંદુઓ જ અહીં આપણે ડાબી બાજુનું મુલ્ય લઈશું અહીં આપણે જમણી બાજુનું મુલ્ય લઈશું અને ફરી થી આપણે સરેરાશ લઈશું આમ કોઈ પણ બિંદુ એ ભલે તે અંત્યબિંદુ હોય કે પછી તેની અંદર નું કોઈ પણ બિંદુ હોય તે હંમેશા અભિસારી થશે ફુરિયર શ્રેઢી એ સરેરાશ મૂલ્યને અભિસારી થશે અંત્યબિંદુ એ શા માટે આપણે બીજા અંતની પણ વાત કરીએ છીએ કારણ કે આપણી પાસે આવર્તનીય વિધેય છે અને આ વિધેય તે બિંદુ પાસે પુનરાવર્તિત થશે આમ ધારો કે આપણી પાસે એક વિધેય આપેલું છે દાખલા તરીકે આ -L અને L અને તે આવર્તનીય હોવાથી તેનું પુનરાવર્તન થશે અથવા આપણે વધુ સારું ઉદાહરણ લઈએ જેમાં આપણી પાસે તે બિંદુ પાસે સતત ના હોય ધારો કે આપણી પાસે આ વિધેય છે જેની આપણે પહેલા પણ ચર્ચા કરી છે પરંતુ અહીં મતલબ કે તે ફરી થી કરીશું અહીં આ મુલ્ય આની સાથે હશે અને ફરી થી અહીં પણ આપણી પાસે આ હશે આમ આ અંત્યબિંદુઓ એ આપણે એક લક્ષની વાત કરી રહ્યા છીએ આ છેડે થી ડાબું લક્ષ અને બીજા છેડે થી જમણું લક્ષ આમ જો આપણે વિધેય ની આવર્તતા ને ધ્યાન માં લઈએ તો ખરેખર તે અંત્યબિંદુઓ એ સરેરાશ મુલ્ય છે આમ આપણી પાસે આ બિંદુઓએ શ્રેઢી સરળ બનાવવા માં આવશે આમ જયારે આપણે આ અંત્ય બિંદુ ને ત્યાં મુકીએ ત્યારે આ sin nπ બની જશે અને આ 0 થઇ જશે અને અહીં તે 1n થઇ જશે અને પછી આપણી પાસે આ ans છે આમ વિધેય ની આવર્તતાને આધારે તે વિધેયના સરેરાશ મુલ્યને બરાબર થઇ જશે આમ આ અભીસારિતા પ્રમેય હતું અથવા તો ડીરીચલેટ પ્રમેય હતું અને આ બે પુરતી શરતો હતી અને ખૂબ અગત્ય ની નોંધ એ છે કે આ શ્રેઢી દરેક x માટે આ દરેક x અગત્ય નું છે કારણ કે આપણે x ને નક્કી કરીએ છીએ અભીસારિતા છે તે નક્કી કરવા માટે પીસવાઈસ સાતત્ય અને આ એક બાજુ ના વિકલન નું અસ્તિત્વ આ બે શરતો પુરતી છે આમ x ના દરેક મુલ્ય માટે ફુરિયર શ્રેઢીનું મુલ્ય આ ત્રિકોણમીતીય શ્રેઢીનું મુલ્ય એ સરેરાશ મુલ્ય બરાબર થશે હવે કેટલીક નોંધ જો વિધેય બિંદુ x પાસે સતત હોય જો એવું બને કે જ્યાં આપણે અભીસારિતાની વાત કરીએ ત્યાં જો વિધેય સતત હોય તો આવા વિકલ્પમાં આ લક્ષ fxf કારણ કે વિધેય સતત છે આથી બન્ને લક્ષ જો તે અસ્તિત્વ ધરાવે છે તો તે વિધેયના મુલ્યને સમાન થવી જોઈએ આમ જો તે સતત છે તો કુદરતી રીતે જ આ બન્ને લક્ષ સમાન જ થશે અને તે વિકલ્પમાં શ્રેઢીએ સરેરાશ મુલ્યને અભિસારી નહિ થાય કારણ કે સરેરાશ કિંમત fxfx 2 હતી પરંતુ જો વિધેય સતત હોય તો આ પણ fx ને બરાબર થઇ જશે અને આ પણ f ને બરાબર થઇ જશે આમ આપણી પાસે 2fx2 જે fx છે આમ તે વિકલ્પમાં જો x એ સાતત્ય નું બિંદુ છે આ વિકલ્પમાં શ્રેઢી સીધું જ f ને અભિસારી થશે આમ બીજું એક પરિણામ છે કે ડાબી બાજુ નું અને જમણી બાજુ ના વિકલન નું અસ્તિત્વ હશે તેવા વિકલ્પમાં વિધેયની શ્રેઢીના સાતત્ય ના બિંદુ એ શ્રેઢી સીધું જ f ને અભિસારી થશે આમ ખરેખર આ અગત્ય ની શરત છે અને તે પુરતી શરતો હતી આમ બીજા શબ્દો માં જો f એ સતત હોય f એ સંપૂર્ણ સતત હોય એટલે કે અંત્યબિંદુઓ એ પણ અને અંત્યબિંદુઓ એ વિધેયનું મુલ્ય સમાન થાય છે અને એક બાજુ વિકલન મળે છે તો આ વિકલ્પ માં બધા જ x માટે ઉપર ની સમાનતા સાચી છે આમ હવે આપણે શું કરીશું જો વિધેય f સતત હોય અને અંત્યબિંદુઓ પાસે તેના મુલ્યો સમાન હોય તો એનો મતલબ મેં આગળ ના ઉદાહરણ માં ચર્ચા કરી તેમ જયારે આપણે વિધેય ની આવર્તતા લઈએ ત્યારે આખું વિધેય સતત થઇ જશે આ એવો જ વિકલ્પ છે આમ જો આપણી પાસે -L થી L માં આ સતત વિધેય હોય અને અંત્યબિંદુઓ પણ સમાન હોય તો કારણ એ છે કે જો આપણે વિધેય ની આવર્તતા ધ્યાન માં લઈએ તો તે બધે જ સતત થઇ જશે આમ ખરેખર વિધેય બધી જ જગ્યા એ સતત છે આમ જો વિધેય સંવૃત અંતરાલ LL માં સતત હોય અને અંત્યબિંદુઓ એ વિધેયનું મુલ્ય સમાન હોય તો આ L હતું અને આ L હતું આમ આ સમાન છે અને આ એક બાજુ ના વિકલન જેની ચર્ચા આપણે પહેલા કરી છે જો તેનું અસ્તિત્વ હશે તો એ વિકલ્પમાં બધા જ x માટે સમાનતા જળવાશે અને હવે તમે કોઈ પણ x લઇ લો આ સમાનતા જળવાશે જ બીજી એક નોંધ ઉપર ના પ્રમેય માં આ શરતો પુરતી શરતો છે આમ જે શરતો ની આપણે ચર્ચા કરી એક બાજુ ના વિકલન ની અને પીસવાઈસ સાતત્ય ની તે પુરતી શરતો છે જરૂરી શરતો નથી આમ જો આ શરતો નું પાલન ના થાય તો આપણે ના કહી શકીએ કે તે અભિસારી નથી પરંતુ તે પુરતુ છે જો તે શરતો નું પાલન થઇ જાય તો તે અભિસારી છે જ પીસવાઈસ સરળ ની શરત ને નિયંત્રિત કરી ને કોઈ પીસવાઈસ સાતત્ય અને એક બાજુ ના વિકલન ની આ શરતો ને બદલી શકે છે જેને તમે ઘણા બધા પુસ્તકો માં જોઈ શકશો આમ પીસવાઈસ સાતત્ય અને એક બાજુ ના વિકલન કહેવાના બદલે આપણે તેને પીસવાઈસ સરળ ની થોડી નિયંત્રિત શરત થી બદલી શકીએ છીએ પીસવાઈસ સરળતા શું છે આપણે તેની અહીં ટૂંક માં ચર્ચા કરીશું જો વિધેય પીસવાઈસ સતત હોય અને પીસવાઈસ સતત વિકલન મળતા હોય તો વિધેય સંવૃત અંતરાલ LL માં પીસવાઈસ સરળ કહેવાય પીસવાઈસ સતત શું છે તેની ચર્ચા આપણે પહેલા કરેલી જ છે આમ જ્યાં તે સતત હોય તેવા પ્રદેશમાં જો વિકલન સતત હોય તો આપણે તેનું વિકલન શોધી શકીએ છીએ જો આવું થાય તો આ વિધેય નું વિકલન પણ પીસવાઈસ સતત થશે અને વિધેય પણ પીસવાઈસ સતત છે જ આથી આ વિધેય ને આપણે પીસવાઈસ સરળ કહીશું આમ હવે આપણી પાસે આ પીસવાઈસ સાતત્ય અને એક બાજુ ના વિકલન ના બદલે આગળ ના પ્રમેય માં કર્યું તેમ આપણે પીસવાઈસ સરળતા રાખી શકીશું આમ આપણે કહી શકીએ કે જો વિધેય પીસવાઈસ સરળ હોય તો આ શ્રેઢી સરેરાશ મુલ્ય ને અભિસારી થશે હવે પીસવાઈસ સાતત્ય અને એક બાજુ ના વિકલન અને પીસવાઈસ સરળતા વચ્ચે શું સંબંધ છે આપણે અહીં લખ્યું કે થોડું વધારે નિયંત્રિત છે પીસવાઈસ સરળતા ની શરત મુકવી થોડી વધારે નિયંત્રિત છે અને તે વધારે નિયંત્રિત કેમ છે તે હવે નીચેના ઉદાહરણ દ્રારા સ્પષ્ટ થઇ જશે આમ દાખલા તરીકે આપણે આ ધ્યાન માં લઈએ આ ઉદાહરણ x≠0 ના હોય ત્યારેx2sin 1x અને બાકી 0 આ વિકલ્પમાં આપણે સરળતાથી બતાવી શકીએ છીએ કે વિધેય નું વિકલન બધે જ મળશે અને આમ વિધેય ને એક બાજુનું વિકલન છે જોવો જો વિધેય ને બધી જગ્યાએ વિકલિત હોય એટલે કે ડાબી બાજુ ના અને જમણી બાજુ ના વિકલન કારણ કે તે વ્યાખ્યા છે જો ડાબી બાજુ નું વિકલન મળે જમણી બાજુ નું વિકલન મળે અને જો તેઓ સમાન હોય તો વિકલન મળશે આમ અહીં આ વિધેય માટે સમસ્યા x0 પાસે છે પરંતુ આપણે વ્યાખ્યા f0h f0h બરાબર લક્ષ h→0 ની મદદ થી 0 પાસે પણ ધન બાજુએ થી કે ઋણ બાજુ એ થી વિકલન મળે છે તેમ બતાવી શકીએ છીએ અહીં f એટલે કે h2sin 1h અને f00 અને પછી આપણી પાસે આ h આથી આપણને h2sin 1h 0h મળશે તથા આ h અને આ h કેન્સલ થઇ જશે અને h→0 હોવાથી તે અહીં સીમિત થઇ જશે અને આ 0 તરફ જશે આમ આ લક્ષનું અસ્તિત્વ છે આનો મતલબ એ કે 0 પાસે વિધેય નું વિકલન છે અને બાકી ના બધા જ બિંદુ ઓ એ આપણે સરળ રીતે આનું વિકલન કરી શકીશું અને વિકલન શોધી શકીશું આમ આ વિધેય ને દરેક જગ્યા એ વિકલન છે અર્થાત્ ડાબી બાજુ નું અને જમણી બાજુ નું વિકલન મળશે તેમ છતાં આપણે અવલોકન કરીશું કે આ પીસવાઈસ સરળ નથી અને આપણે આગળ કહ્યું તેમ પીસવાઈસ સરળતા એ વિધેય ઉપર થોડું વધારે નિયંત્રણ રાખે છે આમ આ એક એવું ઉદાહરણ છે જેમાં બધા જ બિંદુઓ એ ડાબી બાજુ ના અને જમણી બાજુ ના વિકલન હોવા છતાં તે પીસવાઈસ સરળ નથી ખરેખર તો આ વિકલનીય વિધેય છે અને બધે જ વિકલન મળે છે પરંતુ તે પીસવાઈસ સરળ નથી કારણ કે નહિ આ લક્ષ f આ fx એ પીસવાઈસ સરળ નથી આમ જો તમે અહીં f ગણો છો જો તમે fx ગણો છો એટલે કે x0 પાસે વિકલન 0 છે જે આપણે હમણાં જ મેળવ્યું અને જયારે x≠0 હોય ત્યારે આપણે આનું વિકલન કરી શકીએ છીએ અને એમાં કોઈ સમસ્યા નથી તમે સીધું જ વિકલન કરી શકો છો આમ આપણે ને બધે જ વિકલન મળ્યા છે અહીં f જયારે x≠0 તે આના મુજબ આપી શકાય અને જયારે x0 ત્યારે તે આના મુજબ આપી શકાય તે 0 છે આમ આ વિકલ્પમાં આ લક્ષનું અસ્તિત્વ નથી આપણે x→0 માટે વિધેયના લક્ષને ધ્યાન માં લઈએ ત્યારે અહીં થી જયારે x→0 ત્યારે આપણે ગણતરી કરવી જોઈએ આ x→0 અને આમ cos 1x નું અસ્તિત્વ નથી આમ ખરેખર x→0 માટે આ લક્ષનું અસ્તિત્વ નથી આમ x→0 માટે આ f નું અસ્તિત્વ નથી અને આમ આ પીસવાઈસ સરળ વિધેય નથી કારણ કે વિકલિત પણ પીસવાઈસ સતત વિધેય હોવું જ જોઈએ પરંતુ તે નથી આ પીસવાઈસ નથી પીસવાઈસ સતત નથી આ પીસવાઈસ સતત નથી f પીસવાઈસ સતત નથી આમ આ પીસવાઈસ સરળ નથી f પીસવાઈસ સરળ નથી તેમ છતાં જો વિધેય પીસવાઈસ સરળ છે તો ડાબી બાજુ ના અને જમણી બાજુ ના વિકલન મળે છે તેમ આસાની થી બતાવી શકાય છે બીજી રીતે વિધેય પીસવાઈસ સરળ છે તેમ બતાવી શકીએ છીએ આપણે બતાવી શકીએ છીએ કે ડાબી બાજુ અને જમણી બાજુ ના વિકલન અસ્તિત્વ ધરાવે છે અને તેના માટે f એ પીસવાઈસ સરળ વિધેય છે તેવું આપણે ધ્યાન માં લઈશું એનો મતલબ કે બધા જ લક્ષ અસ્તિત્વ ધરાવે છે વિકલિત એ પીસવાઈસ સતત છે અને બધા જ a∈ LL માટે લક્ષ અસ્તિત્વ ધરાવે છે અને આનો મતલબ જો લક્ષ મળે છે તો લક્ષનો અર્થ આ લક્ષ f જે આપણે અહીં હમણાં જ લખ્યું અને હવે આપણે આ બન્ને લક્ષની અદલા બદલી કરી શકીએ છીએ અને પછી શું થશે જો આપણે અદલા બદલી કરીએ તો અહીં આપણી પાસે આ માં h→0 અને પછી છેદમાં લક્ષ x→a અને અહીં x→a એ fah fah અને fah fah એ f નું a પાસે જમણી બાજુ નું વિકલન છે આમ જો વિધેય પીસવાઈસ સરળ હોય જો વિધેય પીસવાઈસ સરળ હોય તો જમણી બાજુનું વિકલન અસ્તિત્વ ધરાવે છે અને આ જ રીતે આપણે બતાવી શકીએ કે ડાબી બાજુ નું વિકલન પણ અસ્તિત્વ ધરાવે છે આમ આપણે ઉદાહરણ માં જે જોયું તેના પરથી નક્કી થાય કે પીસવાઈસ સરળતા એ એક બાજુ ના વિકલન ની સાથે પીસવાઈસ સતત કરતા વધારે સારું છે આમ આ ફક્ત પ્રમેય લાગુ કરવા માટે નું ઉદાહરણ હતું દાખલા તરીકે આ ઉદાહરણ જે આ વ્યાખ્યાનની શરૂઆત માં જોયું હતું આ વિધેય પીસવાઈસ સતત છે કારણ કે બન્ને એક બાજુ ના વિકલન અસ્તિત્વ ધરાવે છે આમ આપણે આ મેળવી શકીએ છીએ અને આપણે આ પણ મેળવી શકીએ છીએ અને આ વિકલ્પમાં આપણ ને બન્ને મળે છે આમ ડીરીચલેટ પ્રમેય અનુસાર આ પ્રમેય અનુસાર આપણે હમણાં જ ચર્ચા કરી તે મુજબ આના માટે આપેલી ફુરિયર શ્રેઢી એ સરેરાશ મુલ્યને અભિસારી થશે કારણ કે x0 પાસે આપણે સરેરાશ મુલ્ય લઈશું એક બાજુ અહીં આપણી પાસે x0 પાસે મુલ્ય 1 છે અને બીજી બાજુ જયારે આપણે લક્ષ લઈએ ત્યારે તે cos x છે જ્યાં x એ 0 તરફ જાય છે આથી તે 1 છે આમ આપણી પાસે 1 છે અને આપણી પાસે 1 છે આમ આપણે f0 f02 ધ્યાન માં લેવું જોઈએ આમ f01 અને f0 1 જે 0 માં ઉમેરાશે આથી આમ આપણને મુલ્ય 0 મળશે જે આ આલેખ પર થી જોઈ શકાય છે જેની આપણે વ્યાખ્યાનની શરૂઆત માં ચર્ચા કરી હતી આમ આ બધા આ લેકચર તૈયાર કરવા માટે ના સંદર્ભો છે અને નિષ્કર્ષ માટે હવે અહીં આપણે પીસવાઈસ સાતત્ય અને એક બાજુ ના વિકલન ની ચર્ચા કરી અને એનો મતલબ એ કે f ની અભીસારિતા અને f ના અભીસારિતા નો મતલબ એ છે કે આ શ્રેઢીનું મુલ્ય આ શ્રેઢીનો સરવાળો એ સરેરાશ મુલ્ય જેટલો થશે અને જો વિધેય x પાસે સતત હશે તો તે બિંદુ x પાસે તે વિધેયના મુલ્ય જેટલું જ થશે આમ આ વ્યાખ્યાન માટે આ પુરતું છે જ્યાં આપણે ધ્યાન માં લીધું કે બધા જ x માટે આપણે ને સરવાળો f જેટલો અથવા તો સરેરાશ મુલ્ય જેટલો મળે છે પરંતુ અભીસારિતા માટે હજી બીજી ઘણી કલ્પનાઓ છે જેની આપણે પછી ના વ્યાખ્યાનમાં ચર્ચા કરીશું આ વ્યાખ્યાન માટે આટલું જ તમારા ધ્યાન માટે આપનો આભાર